ઠીક છે આ મોડ્યુલ તમને એક ખ્યાલથી પરિચિત કરવા જઈ રહ્યું છે જેનો અમે સમગ્ર કોર્સ દરમિયાન વ્યાપકપણે ઉપયોગ કરીશું અને જે સમજવાનુ છે તે ન્યુમેરીકલ ઈંટેગ્રેશન તરીકે ઓળખાય છે તેથી અમે સરળ ન્યુમેરીકલ ઈંટેગ્રેશનની સમીક્ષાથી પ્રારંભ કરીશું કંઈક જે તમારા માટે ખૂબ જ પરિચિત છે તમે તેને હાઈસ્કૂલમાં અંડરગ્રેડમાં જોયું હશે અમે ફંક્શનના ઇન્ટરપોલેશનના વિચાર પર આગળ વધીશું અને આ આઈડીયાથી પહેલા બે આઈડીયાને ન્યુમેરીકલ ઈંટેગ્રેશનના વધુ એડવાન્સ આઈડીયામા ઉપયોગ કરીશું તેથી આ મોડ્યુલમાં તે ફ્લો હશે અમે સીમ્લપ ન્યુમેરીકલ ઈંટેગ્રેશનથી શરૂઆત કરીએ છીએ તો ચાલો એક ફંક્શન f લઈએ કે જેના ઈંટેગ્રલ માટે કોઈ એનાલીટીકલ ઉકેલ નથી આપણે બધા જાણીએ છીએ કે આ પ્રકારનાં ફંક્શન્સ એવા છે કે જે બરાબર રીતે ઈંટેગ્રેટ થઈ શકતા નથી તેથી અને આપણે જે જોઈએ છે તે આ ફંક્શનનું ઈંટેગ્રલ છે આ પ્રકારના ઇન્ટિગ્રલ્સ તેઓ સમગ્ર ઇલેક્ટ્રોમેગ્નેટિક્સમાં આવશે કારણ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સમાં જે પ્રકારના ફંક્શન્સ દેખાય છે તેમાં તમારી પાસે વિવિધ પ્રકારના બેસલ ફંક્શન હશે તેમની પાસે કોઈ ક્લોઝ ફોર્મ એનાલીટીકલ એક્સપ્રેશન નથી તેથી તમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો કે હું કેવી રીતે ઈંટેગ્રેટ કરી શકું તેથી દરેક વ્યક્તિ રીમેન ઈંટેગ્રેશનના વિચારને સાહજિક રીતે જાણે છે જેનો તમે અગાઉ હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તેનું ઈંટેગ્રેશન કર્વના નિચેનો એરીયા છે તેથી જો હું તેને આ રીતે દોરું જો આ a છે અને આ અહીં b છે તો આ કર્વના નિચેનો એરીયા એ નુ ઈંટેગ્રેશન છે હવે તમે તમારી શાળામાં ઈંટેગ્રેશનના સરળ નિયમોનો પણ ભણ્યા હશો જે આ ઈંટેગ્રેશનને લગભગ કેવી રીતે કરવું તે વિશે છે તેથી પ્રથમ નિયમ એ છે કે જેને રેક્ટેંગલ રુલ તરીકે ઓળખવામાં આવે છેતે મિડ પોઈંટનો નિયમ છે જો મારી પાસે અહીં કંઈક ફંકશનછે અને આ મારું ઈંટર્વલ અ કોમા બી છે આ છે પછી તે શું કહે છે જો a અને b વચ્ચેના આ અંતરને હું h તરીકે દર્શાવું છું તો હું આને અહીં એક જ વેલ્યુથી બદલીશ તો તે મધ્યબિંદુ છે અને આ ઈંટેગ્રલ ને શેના દ્વારા એપ્રોક્ષીમેટ કરીશ આ લંબચોરસ ના એરીયા દ્વારા તેથી તે આવું છે તે મારી લંબાઈ પહોળાઈ છે આશા છે કે દરેક વ્યક્તિએ આ પહેલા જોયું હશે આ તેટલું સરળ છે જેટલું તે મેળવે છે જેથી તમે કરી શકો છો તેથી જેમ તમે કલ્પના કરી શકો છો કે આ ખૂબ સચોટ નથી તેને ખૂબ જ સચોટ બનાવવા માટે મારે શું કરવાની જરૂર છે તે કરવાની એક રીત છે કે h ને ખૂબ જ નાનો બનાવો બીજો નિયમ જે તમે જોયો હશે તેને આપણે ટ્રેપેઝોઇડલ નિયમ કહીશું અહીં એ જ ફંકશન લો તે જ રીતે ફરીથી દોરવાનો પ્રયાસ કરો તેથી ચાલો આપણે કહીએ કે 2 બિંદુઓ a અને b તે કહે છે મિડ્પોઈંટ પરથી લંબચોરસ મૂકવાને બદલે મને ટ્રેપેઝિયમ મૂકવા દો જે આને આવરી લે તેથી તે આના જેવું ટ્રેપેઝિયમ લેશે અને એરીયાનો અંદાજ કાઢશે કારણ કે આ ક્વોંટીટી અહીં બરાબર છે અને તમે જોઈ શકો છો કે મને આ લંબાઈ આપશે મને આ લંબાઈ આપશે અને આ એ ટ્રેપેઝોઈડના એરીયા માટેનું સૂત્ર છે બરાબર દેખીતી રીતે અમે આ મિડપોઇન્ટ નિયમ કરતાં આ વધુ સચોટ હોવાની અપેક્ષા રાખીએ છીએ કારણ કે ફ્લટીંગને બદલે હું અહીં એક લીનિયર ફંક્શન ફિટ કરી રહ્યો છું જો તમે સમાન ઈંટેગ્રલ માટે વધુ સચોટ જવાબ મેળવવા માંગતા હો તો આગળનું સ્ટેપ લોજીક રીતે તમે જોઈ શકો છો કે આ ઓર્ડર 0 હતો આ ઓર્ડર 1 હતો ઓર્ડર 2 નો અર્થ છે કે હું કેવા પ્રકારનો કર્વ ફિટ કરીશ અહીં હું જે ડોટેડ રેખા ફીટ કરું કયા ક્રમની બહુપદી હતી આ ડોટેડ લાઇન આ ડેશ લાઇન અહીં આ ઓર્ડર ૧ ની બહુપદી છે સ્ટ્રેઈટ લાઈન એ ઓર્ડર ૧ ની બહુપદી છે આ કિસ્સામાં આ ઓર્ડર ૦ છે આ ઓર્ડર ૧ છે તેથી આગળનું પગલું લેવાનું કારણ છે કે આ ફંક્શન દ્વારા પરબોલાને ફિટ કરો તો ચાલો કહીએ કે આ મારુ a છે આ મારુ b છે તેથી હું અહીં આના જેવા કેટલાક ત્રણ પોઈંટ લઈ શકું છું અને આ નિયમ શું કરવાનો પ્રયાસ કરશે તે છે ચાલો હું કોઈક રીતે ત્રણ પોઈંટ દ્વારા એક પેરાબોલાને ફિટ કરું કારણ કે મારે પેરાબોલા સ્પેસીફાય કરવા ત્રણ પોઈંટ ની જરૂર પડે અને પછી એરીયા ગણો કોઈપણ પોલીનોમીયલ ફંક્શન તેનો ફાયદો એ છે કે તેના ઈંટેગ્રલ વિશે શું હું પોલીનોમીયલને ક્લોઝ ફોર્મમાં ઈંટેગ્રેટ કરી શકું છું તેથી તે કરવાથી મને આ બધા રુલ્સ મળે છે તેથી તે દિવસોમાં જ્યારે તે ઈનોવેટીવ વ્યક્તિનુ નામ તેની પાછળ આવ્યુ તેથી સિમ્પસન નામની કોઈ વ્યક્તિએ આ નિયમ શોધી કાઢ્યો મારો મતલબ જો તમે 300 વર્ષ પહેલાં જન્મ્યા હોત તો તમારા નામ પરથી રાખવામાં આવ્યુ હોત તે તેના વિશે ખૂબ મહાન કંઈ નથી પરંતુ આ સિમ્પસનનો નિયમ તમને કહે છે કે તમને એક એક્સ્પ્રેશન આપે છે જે સેક્ન્ડ ઓર્ડર કરવા માટે સચોટ છે તેથી જેમ જેમ હું હાયર અને હાયર ઓર્ડરમા જઈશ તેમ હું ફંક્શનનો વધુ સારી રીતે અંદાજ લગાવી શકીશ અને એકવાર હું ફંક્શનનો અંદાજ લગાવીશ તો પોલીનોમીયલ નું ઈંટેગ્રેશન કરવું સરળ છે તેથી તે સરળ ન્યુમેરીકલ ઈંટેગ્રેશન પાછળનો વિચાર છે ચાલો આ સાથે થોડું આગળ વધીએ ચાલો એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આ સરળ નિયમોની પાછળનો વિચાર શું છે જે આપણે જોયા છે તો આ સરળ નિયમોનો આધાર શું છે આશ્ચર્યજનક નથી કે ટેલરનો થીયરમ અહીં ઉપયોગમાં આવે છે અમે આનો વ્યાપકપણે ન્યુમેરીકલ ઈંટેગ્રેશનમા ઉપયોગ કર્યો છે અને શું યોગ્ય નથી તેથી આ તમને જણાવે છે કે ફંક્શન f ને પોઈંટ ની આજુબાજુ વધતા ઓર્ડરના એપ્રોક્ષીમેટ કરી શકાય છે તેથી પ્રથમ પદ કોન્સટંટ છે પછી મારી પાસે એક લીનીયર ટર્મ છે અને પછી મારી પાસે ક્વોડ્રેટીક ટર્મ છે અને તેથી તે ઈનફાઈનાઈટ સમેશન છે તો ચાલો લઈએ ચાલો ગણિતને સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ તો ચાલો આપણે ફક્ત લખીએ તો પછી શું છે તેથી બરાબર હું જ્યાં ઇચ્છું ત્યાં ઓરીજીન મૂકી શકું છું તેથી મારે માત્ર ગણિતને સરળ બનાવવાનું છે તેથી હવે મારી પાસે f માટે એક પ્રકારનું એનાલીટીકલ ફોર્મ છે જે એપ્રોક્ષીમેશન છે આ સીરીઝ ના કેટલા ટર્મ રાખું છું તેના આધારે તેનુ એપ્રોક્ષીમેશન હશે હવે હું આને ઈંટેગ્રેટ કરવા માંગુ છું તેથી જો હું આને ઈંટેગ્રેટ કરું તો શું થશે હું તેને અહીં અંદર મૂકીશ તો પ્રથમ ટર્મમાં પ્રથમ ટર્મનું શું થાય છે તે 0 થી h સુધી ઈંટેગ્રેટ કરતા તે કોંસ્ટટંટ છે તો 0 થી h માં ઈંટેગ્રેટ કરવાથી મને ફક્ત મળશે વિદ્યાર્થી h h ઓકે તેથી આ મને h આપશે એક કોંસ્ટટંટ છે જે પ્રથમ ટર્મ છે પછી બીજી ટર્મ છે તો મને મળી જશે જ્યારે હું કહું ત્યારે હુ શું કહું છું હું કહું છું તો તે કોંસ્ટટંટ છે અને પછીની ટર્મ મને મને આપશે ઈંટેગ્રેટ કરવાથી વિદ્યાર્થી x ક્યુબ બાય 6 તેથી આ ફરીથી કરવું ખૂબ જ સરળ છે આ હાયર ઓર્ડર ટર્મસ બરાબર છે તેથી હવે તમે જોઈ શકો છો કે આ સરળ નિયમો કે જે આપણે જોયા છે તે ક્યાંથી આવે છે તેથી રેક્ટેંગલ નિયમ જે આપણે પહેલા જોયો તે શું કહે છે તેણે ફંક્શનને અહીં બદલ્યું તેણે ફંક્શનને કોંસ્ટંટ વેલ્યુથી બદલ્યું છે તો આ ટર્મમાં જો હું માત્ર કોંસ્ટંટ ટર્મ રાખું તો મને શું મળશે રેક્ટેંગલ નિયમ મને કહેશે કે આ ઈંટેગ્રલ અહીં અમે કહીશું અને પલ્સ એરર એરર નો ઓર્ડર શુ છે વિદ્યાર્થી સ્કેવર્ડ સ્ક્વેર્ડ આ એરર ઓર્ડર છે તેથી તે ઓર્ડર છે તેથી તમને મળે છે એક પોઈંટે ફંક્શનની વેલ્યુ ગુણ્યા ઈંટર્વલ તે તમારો રેક્ટેંગલ નિયમ થાય છે જે તમારો રેક્ટેંગલ નિયમ છે તો હવે જ્યારે હું ટ્રેપેઝોઇડલ નિયમ પર જઈશ ત્યારે હું શું કરીશ હું લીનિયર રાખવા માંગુ છું પરંતુ લીનિયર ટર્મ સાથે ડિલ કરવા માટે હવે મારે આ વિશે કંઈક કરવું પડશે તો તમે કેવી રીતે વિચારો છો કે મારે બદલવું જોઈએ f દ્વારા બદલો ઓકે ફાઈનાએટ ડીફરંસ સાચું હું કહી શકું છું હું તેને લગભગ લખી શકું બરાબર તેથી જો હું પ્રથમ બે ટર્મરાખીશ તો મને મળશે અને એરર નો ઓર્ડર થશે તો આ સરળ બનાવશે એક h રદ થઈ જશે મને શું મળશે હું શુ મેળવીશ h હું કોમનાં લઈ શકું છું નો ગુણાંક શું છે વિદ્યાર્થી હાફ હાફ અને નો શું ગુણાંક છે હાફ ઓકે તેથી હું જે 2 બહારથી લઈ શકું છું હુ મેળવવા જઈ રહ્યો છું તેથી શું આ તમારા ટ્રેપેઝોઇડલ નિયમ જેવું નથી લાગતું તેથી તમે નોંધ્યું છે કે આ અંડર લાઈન પ્રીંસીપલ ટેલરનો થીયરમ છે જેમ જેમ તમે હાયર ઓર્ડર ટર્મ પર જાવ છો તમને વધુ અને વધુ સચોટ એક્સપ્રેશન મળશે તેથી સિમ્પસન પછીના આ સૂત્રોને કોઈના નામ પર રાખવાનું બંધ કર્યું કારણ કે તે ખૂબ કંટાળાજનક બની ગયું હતું પરંતુ પ્રીંન્સીપલ ના આ જનરલ સેટ ને ન્યુટન કોટ્સ ફોર્મ્યુલા કહેવાય છે આ જાણવા જેવું છે કે અહીં ખરેખર કોઈ વાંધો નથી તેથી હું આ ચોક્કસ મોડ્યુલમાં માહિતી આપવા માંગુ છું તે ન્યુમેરીકલ ઈંટેગ્રેશન પાછળનો બેઝ છે સીમપ્લ ન્યુમેરીકલ ઈંટેગ્રેશન જેમ જેમ આપણે આગળ જઈશું તેમ આપણે થોડા વધુ જટિલ વિચારો જોઈશું તેથી અમે ન્યુમેરીકલ ઈંટેગ્રેશન ના બેઝ ને શોધી કાઢ્યો જેને આપણે હાઈસ્કુલમાં ભણ્યા હતા જેમ કે રેક્ટેંગલ રુલ ટ્રેપેઝોઇડલ રુલ યગેરે જે ખરેખર ટેલર થીયરમ છે અમે આ વિચારને વિસ્તારવા માંગીએ છીએ અને તેને થોડી વધુ રચના કરવા માંગીએ છીએ તેથી ચાલો તે કરીએ તેથી આપણે જે જોયું તે ટ્રેપેઝોઇડલ નિયમ 0 થી h સુધીના ઈંટેગ્રલ માટે હતો દરેક વ્યક્તિ અત્યાર સુધીમાં પરિચિત છે અને 0 થી લંબાઈ અને h બાજુની લંબાઈ તેથી આ અહીં મારું ફંકશન હતું આ 0 અને h છે અને આ મારું અને છે અને આ એપ્રોક્ષીમેશન શું કરી રહ્યું છે તે આના જેવી એક સીધી રેખા મૂકી રહ્યું છે અને તમને અહીંનો એરીયા કહી રહ્યો છે જે અહીં ગણતરી કરી છે પરંતુ આ માત્ર 0 થી h સુધીના એક ઈંટર્વલ માટે હતું હવે હું મૂળભૂત રીતે આ નિયમને એક પુરેપરો વિસ્તારવા માંગુ છું તો ચાલો કહીએ કે મારી પાસે થી પોઈન્ટ છે તેથી આ અહીં મારી x અક્ષ છે અને મારી પાસે છે અને ચાલો ધારીએ કે સ્પેસીંગ એકસમાન છે જો કે તે હોવું જરૂરી નથી તેથી જો હું માત્ર આ ટ્રેપેઝોઇડલ નિયમને થી સુધીના સંપૂર્ણ ઈંટેગ્રલને શોધવા માટે લાગુ કરવા માંગુ છું તો મારે આ દરેક સેગમેન્ટ માટે યોગ્ય કંટ્રીબ્યુશન ઉમેરવું પડશે તેથી જો હું આ અહીં ઇચ્છું છું તો હું કહી શકું છું કે તમને શું લાગે છે કે તે શુ હશે તેથી અહીં પ્રથમ સેગમેન્ટ માટે વિદ્યાર્થી h2 તેથી h2 આવશે અને મળશે વિદ્યાર્થી fx1 fx1 તો પછી હું આવીશ x2 પર fx2 તેના ગુણાંક સાથે હશે વિદ્યાર્થી h2 તેથી તેનો ગુણાંક આ ઈંટર્વલ થી હશે તેવી જ રીતે અહીં એક છે જ્યારે હું આ ઈન્ટરવલ માંથી કંટ્રીબ્યુશન લઈશ ત્યારે ફરી આવશે તેથી તેનું કંટ્રીબ્યુશન h અને અન્ય હશે તેથી આ આખી વસ્તુ હું આ રીતે લખી શકું છું તેથી હું એક h કોમન લઈ શકું છું તેથી મને મળશે વિદ્યાર્થી સાચું ખૂબ સ્ટ્રીઈટ ફોર્વડ હવે અમે અહીં જ અટકી જઈએ જો આપણે આટલું જ ઈચ્છતા હોઈએ તો આપણે અહીં જ રોકાઈ શક્યા હોત પરંતુ ચાલો આપણે તેને વધુ પ્રમાણભૂત રીતે લખવાનો પ્રયત્ન કરીએ અને તે પ્રમાણભૂત રીત કઈ છે ચાલો આને આ રીતે લખીએ એક સમેશન રીતે બરાબર આ ફોર્મ્યુલા અહીં બરાબર બંધ બેસે છે અને તમે જોઈ શકો છો કે શું ' એકદમ આગળ છે અને અન્ય માટે તેથી અને તેથી અમે કંઈ નવું કર્યું નથી અમે ફક્ત અમારી પાસે જે પહેલાથી જ હતું તે ફરીથી લખ્યું છે જેને હું સ્ટાંડર્ડ નોટેશન કહીશ તેથી આ નો અંદાજ છે હવે તેને લખવાની આ રીત થોડી વિચિત્ર લાગી શકે છે પરંતુ આને આપણે કવાડ્રેચરનો નિયમ કહીએ છીએ હવે કવાડ્રેચરનો નિયમના ઘટકો શું છે તે એવો કિસ્સો છે કે જ્યાં હું સમીકરણના એનાલીટીકલ ઈંટેગ્રલને જાણતો નથી તે પ્રથમ વસ્તુ છે હું મારા ફંક્શન ને એનાલીટીકલી કેવી રીતે કવાડ્રેચરનો કરવું તે જાણતો નથી તેથી જ હું આમ કરુ છુ તો તેના બદલે એક સૂત્ર મને ઇન્ટિગ્રલનો એપ્રોક્ષીમેશન જણાવે છે આ સૂત્ર શું છે તેથી કવાડ્રેચરનો નિયમનો એ એક સૂત્ર બરાબર છે તેથી શબ્દ ચતુ કવાડ્રેચરના નિયમો ફેન્સી લાગે છે પરંતુ તે શું છે તે એક સૂત્ર છે સૂત્રના બે ઘટકો શું છે વેઈટ્સ અને પોઈંટ કે જેના પર આ ફંકશનનુ મૂલ્યાંકન કરવું જોઈએ તો એકવાર હું તમને કહું કે અહીં એક કવાડ્રેચરનો નિયમ છે તમારે મને પૂછવું જોઈએ કે વેઈટ્સ શું છે ફંકશન ઈવેલ્યુએશન પોઈંટ શું છે આ ઈવેલ્યુએશન પોઈંટસ ને કેટલીકવાર નોડ્સ પણ કહેવામાં આવે છે અને એકવાર તે સ્પષ્ટ થઈ જાય હવે ધારો કે તમારી પાસે આ ફંક્શન હતું હવે ધારો કે હું તમને કહું છું કે હવે હું કોઈ અન્ય ફંક્શન ને હુ ઈંટેગ્રેટ કરવા માંગુ છું તો શું મારે કવાડ્રેચરના નિયમ બદલવો પડશે ના મેં તમને આપેલ છે મેં ઘણી મહેનત પછી કવાડ્રેચરનો નિયમની શોધ કરી છે અને હું તેનો ઉપયોગ ને ઈંટેગ્રેટ કરવા માટે કરું છું હવે તમે કહો કે ના મારે ઈંટેગ્રેટ કરવુ છે જ્યા કંઈક અલગ ફંકશન છે શું મારે કવાડ્રેચરના નિયમ બદલવાની જરૂર છે જવાબ હા છે અન્ય જવાબ ના છે અન્ય કોઈ જવાબો ઓબ્જેક્ટીવ ફંક્શનને ઈંટેગ્રેટ કરવાનો છે શું મારે કવાડ્રેચર નિયમ બદલવાની જરૂર છે તો તેનો જવાબ આપવા માટે તમારે મને પૂછવું જોઈએ કે કવાડ્રેચર નિયમ શું છે જેની અમે હમણાં જ ચર્ચા કરી છે કવાડ્રેચર નિયમ શું છે વિદ્યાર્થી ફંકશન પર આધાર રાખીને વિદ્યાર્થી કારણ કે જ્યારે આપણે 0 નો ઉપયોગ કરીએ છીએ કારણ કે અમે આ પોઈન્ટને વધુ ફંક્શન દ્વારા નક્કી કર્યું છે કારણ કે કંઈક ટ્રેપેઝોઈડલ જેવું લાગે છે તો આપણે તે સેક્શન લેવો પડશે ના અમે ખરેખર શું કર્યું તે અમે અહીં x અક્ષ પર લાઈન લીધી અમે તેને એકસમાન આ બિંદુએ પર ચોપિંગ કર્યુ અને હું દરેક સેગમેન્ટ થી થી મા ટ્રેપેઝોઈડલ દ્વારા અંદાજિત કરવા જઈ રહ્યો છું ભલે તે સારો અંદાજ હોય કે નહી તેથી જો હું નવું ફંક્શન g લઈને આવું તો મારે કવાડ્રેચર નિયમ બદલવાની જરૂર નથી મારી પાસે જે છે મને અને આપવામાં આવ્યું છે અને આ ફીક્ષ છે તો નવા ફંક્શન g નું ઇન્ટિગ્રલ કેવી રીતે આવશે તે એટલું જ હશે કે જો મારે હવે ઇન્ટિગ્રલ જોઈતું હોય તો હું ફક્ત ફંક્શનની વેલ્યુ બદલીશ તેથી મને પહેલેથી અને ની ખબર હતી કે મારે ફંક્શનની વેલ્યુ શોધવાની છે તેથી તમે જુઓ છો કે પાવર કેટલો છે મારે કોઈપણ ફંકશન એનાલીટીકલ ઈંટેગ્રલ જાણવાની જરૂર નથી મને ફંક્શન વેલ્યુની જરૂર છે અમુક અલગ પોઈંટ્સ પર ફંક્શનની વેલ્યુ જાણીને હું ઇન્ટિગ્રલનો એપ્રોક્ષીમેટ કરવા સક્ષમ છું તેથી જ આ તેને કવાડ્રેચરનો નિયમ કહેવાય છે તમે ચોક્કસ શરતો હેઠળ કોઈપણ નંબર ના ફંક્શન માટે તેનો ઉપયોગ કરી શકો છો અને અમે તે જેમ આગળ વધીશુ તે શરતો વિશે વાત કરીશું તેથી જ કવાડ્રેચરનો નિયમ એ બહુ ઉપયોગી છે હવે તેથી તમે એક વસ્તુ પર ધ્યાન આપો કે અમે અત્યાર સુધી જે કરતા હતા તે ઉદાહરણ તરીકે આ ટ્રેપેઝોઇડલ નિયમ હતો અમે સિમ્પસનના નિયમમાંથી પણ કવાડ્રેચરનો નિયમ બનાવી શક્યા હોત સિમ્પસનનો નિયમ શુ કરે છે તે દરેક સેગમેન્ટની વચ્ચે એક પેરાબોલાને ફિટ કરે છે અને પછી તે એપ્રોક્ષીમેટ અલબત્ત વધુ યોગ્ય હશે તો હવે તમે વિચારી શકો છો કે આપણે આને વધુ સચોટ કેવી રીતે બનાવી શકીએ અમે ફંક્શનના મૂલ્યાંકનની સમાન સંખ્યા માટે વધુ સચોટતા ઇચ્છીએ છીએ હવે એવું લાગે છે કે જો મારે વધુ ને વધુ ચોકસાઈ જોઈતી હોય તો મારે મારા ફંક્શનનુ મૂલ્યાંકન વધુ પોઈન્ટ પર કરવું જોઈએ જો મારે પેરાબોલાને ફીટ કરવું હોય તો મારે વધુ પોઈન્ટની જરૂર છે જો મારે કોઈ લાઈન ફીટ કરવી હોય તો તેથી પ્રશ્ન એ છે કે તમે પૂછી શકો છો કે શું હજી પણ સમાન સંખ્યાના પોઈન્ટ જાળવી રાખું છું ત્યારે હું વધુ સારી ચોકસાઈ મેળવી શકું છું તેથી તે જ અમે ઈંવેસ્ટીગેટ કરવા જઈ રહ્યા છીએ